હવે આપણે બે પોર્ટ પેરામિટર ની ચર્ચા કરીશું બે પોર્ટ શું છે તે બે જોડી ટર્મિનલ તરીકે ગણી શકાય કારણ કે તમારી પાસે ટર્મિનલની જોડી છે જેના પર તમે વોલ્ટેજ લાગુ કરો છો અથવા તમે કરંટ લાગુ કરી શકો છો કરંટ એ જ રીતે વોલ્ટેજ અથવા કરંટ લાગુ કરવા માટે તમને ઉપલબ્ધ ટર્મિનલ્સની એક જોડી સાથે સર્કિટ તે એક પોર્ટ છે તેથી આ એક પોર્ટ સર્કિટ અથવા એક પોર્ટ નેટવર્ક મહત્વનું છે હવે અલબત્ત તમારી પાસે બે કરતા વધારે પોર્ટ હોઈ શકે છે પરંતુ બે પોર્ટ માટે આપણે જે પણ મોડેલિંગ કરીએ છીએ તેને સામાન્ય રીતે વધુ સંખ્યામાં પોર્ટ બનાવી શકાય છે હવે ચોક્કસ પ્રકારનાં બે પોર્ટ આપણી જાતને ચિંતિત કરશે લિનિયર નેટવર્ક N ની અંદર છે તેનો અર્થ એ છે કે નેટવર્ક N સંપૂર્ણપણે લિનિયર છે અને સૌથી અગત્યનું આપણી પાસે અંદર ઇન્ડિપેન્ડન્ટ સોર્સ નથી આ સંપૂર્ણપણે લિનિયર બે પોર્ટ છે હવે ચાલો આપણે આ લિનિયર બે પોર્ટ માંથી એક લઈએ અને ચાલો કહીએ કે આપણે એક બાજુએ વોલ્ટેજ V1 લાગુ કરીએ છીએ હમણાં માટે હું બીજી બાજુ કંઈ કરતો નથી જો આપણે આ કર્યું હોય તો પછી આ સર્કિટની લિનિયરતા દ્વારા આપણે જાણીએ છીએ કે અહીં આ ટર્મિનલ્સમાં તેમજ સર્કિટમાં દરેક જગ્યાએ વીજકરંટ માત્ર V1 ના પ્રપોશનલ માં હશે તેવી જ રીતે જો હું માત્ર જમણી બાજુએ વોલ્ટેજ સોર્સ લાગુ કરું તે V2 છે તો પછી આ ટર્મિનલ્સમાં પ્રવાહો V2 ના પ્રપોશનલ માં હશે તેમજ સર્કિટમાં અન્ય દરેક જગ્યાએ પણ V2 ના પ્રપોશનલ માં હશે હવે જો તમે વોલ્ટેજ સોર્સને બંને બાજુઓ V1 અને V2 સાથે જોડો છો તો આ ટર્મિનલ્સમાં 1 1 પ્રાઇમ તેમજ 2 2 પ્રાઇમ અને સર્કિટમાં દરેક જગ્યાએ કરંટ V1 અને V2 નું લિનિયર કોમ્બિનેશન ને સ્પષ્ટ કરે છે જો તમારી પાસે ટર્મિનલની જોડી હોય તો તમારે ફક્ત ટર્મિનલની જોડીમાં લાગુ વોલ્ટેજ અને ટર્મિનલ્સમાંથી વહેતા કરંટ વચ્ચેનો રેશિયો જાણવાની જરૂર છે એ જ રીતે અહીં આપણી પાસે બે સોર્સ છે તેથી આ દરેક કરંટ આ બે સોર્સનું લિનિયર કોમ્બિનેશન હશે આપણે જાણવાની જરૂર છે તે લિનિયર કોમ્બિનેશન શું છે બસ તેથી તે લાક્ષણિકતા બે પોર્ટ પેરામિટરનો ઉપયોગ કરીને બે પોર્ટ લાક્ષણિકતા અથવા લાક્ષણિકતા તરીકે ઓળખાય છે તેથી હું શું કરીશ પહેલા મને કરંટ અને વોલ્ટેજને બહારથી જોયા મુજબ ડિફાઇન કરવા દો 1 1 પ્રાઇમ તેથી V1 ને આ રીતે ડિફાઇન કરવામાં આવે છે અને I1 ને ટર્મિનલમાં જવા માટે ડિફાઇન કરવામાં આવે છે જે V1 માટે પોઝિટિવ તરીકે ડિફાઇન કરવામાં આવે છે નોંધ લો કે આ સમાન છે જો તમારી પાસે એક પોર્ટ હોય તો આપણે પેસિવ સાઇન કન્વેન્શન કરો તેથી આ બે પોર્ટ માટે પેસિવ સાઇન કન્વેન્શન જેવું છે એ જ રીતે પોર્ટ 2 માટે હું V2 અને I2 ને આ રીતે ડિફાઇન કરીશ અને આ ટર્મિનલ 2 છે આ 2 પ્રાઇમ છે મને ફક્ત સુવિધા માટે આ વસ્તુઓ બોક્સની અંદર લખવા દો આ 1 1 પ્રાઇમ 2 2 પ્રાઇમ છે તેથી હવે જેમ મેં કહ્યું હતું કે તમે બંને બાજુએ સોર્સ લાગુ કરી શકો છો અને પરિણામી બ્રાન્ચના વોલ્ટેજ અને કરંટ દરેક જગ્યાએ આ બે સોર્સ નું લિનિયર કોમ્બિનેશન હશે હવે ત્યાં વિવિધ શક્યતાઓ છે આ ઉદાહરણમાં મેં બંને બાજુએ વોલ્ટેજ સોર્સ લાગુ કર્યા પરંતુ આ જરૂરી નથી ત્યાં ઘણી શક્યતાઓ છે ખાસ કરીને આપણી પાસે બે પ્રકારના સોર્સ છે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ અને આપણી પાસે બે પોર્ટ છે પોર્ટ 1 અને પોર્ટ 2 તેથી બે વખત બે ચાર શક્યતાઓ છે આપણે બંને પોર્ટ પર વોલ્ટેજ લાગુ કરી શકીએ છીએ અને કરંટનું માપ અથવા વર્ણન કરી શકીએ છીએ એટલે કે આપણે પોર્ટ 1 પર કરંટ I1 અને પોર્ટ 2 પર કરંટ I2 ને માપીએ છીએ તેથી આ એક શક્યતા છે તેવી જ રીતે આપણે કરંટ I2 અને I2 બે પોર્ટ 1 અને 2 ને લાગુ કરી શકીએ અને પરિણામી વોલ્ટેજ V1 અને V2 ને માપી શકીએ જો તમે તેના વિશે વિચારો છો તો આ ક્યાં તો કંડક્ટન્સ અથવા સર્કિટના રેઝિસ્ટન્સને માપવા જેવું છે જો તમે વોલ્ટેજ લાગુ કરો છો અને કરંટ શોધી કાઢો છો તે કરંટ કંડક્ટન્સ ટાઇમ્સ વોલ્ટેજ હશે વૈકલ્પિક રીતે જો તમે કરંટ લાગુ કરો અને વોલ્ટેજ શોધો તો તે વોલ્ટેજ કરંટ કરતા રેઝિસ્ટન્સ હશે તેથી હવે આ વધુ વિસ્તૃત છે તમારી પાસે વધુ પેરામિટર છે પરંતુ તે તેના અનુરૂપ છે અને તમે મિક્ષ અને મેચ પણ કરી શકો છો તમે પોર્ટ 1 પર વોલ્ટેજ લાગુ કરી શકો છો અને પોર્ટ 2 પર કરંટ અને પોર્ટ 1 પર કરંટ ને માપી શકો છો અને વોલ્ટેજ પોર્ટ 2 પર અને છેલ્લે તમે પોર્ટ 1 પર કરંટ લાગુ કરી શકો છો પોર્ટ 2 પર વોલ્ટેજ લાગુ કરી શકો છો અને પોર્ટ 1 પર વોલ્ટેજ અને પોર્ટ 2 પર કરંટ ને માપી શકો છો આ બધી અલગ શક્યતાઓ છે અને દરેક તમને પેરામિટર નો એક અલગ સેટ આપે છે પેરામિટર થી મારો મતલબ શું છે તમારી પાસે લિનિયર કોમ્બિનેશનમાં પ્રમાણસરતાની આ સ્થિરતા છે તે પેરામિટર છે જેમ તમે જોઈ શકો છો ત્યાં ચાર સંભવિત પેરામિટર છે કારણ કે I1 કંઈક વખત V1 બીજું કંઈક V2 છે તેથી તેમાંના બે છે તેવી જ રીતે I2 એ કંઈક છે જે V1 કંઈક બીજું સમય V2 તેથી ત્યાં બે વધુ છે ત્યાં ચાર સંભવિત પેરામિટર છે જે તમારે બે પોર્ટમાં સ્પષ્ટ કરવાની જરૂર છે તેથી એ જ રીતે બીજા કિસ્સામાં V1 અને V2 એ I1 અને I2 ના લિનિયર કોમ્બિનેશન હશે અને તમે લિનિયર કોમ્બિનેશનમાં દેખાતા ફેક્ટર નો ઉલ્લેખ કર્યો છે તેથી આ બધી વસ્તુઓ તમને વિવિધ પેરામિટરના સેટ આપશે અને તેમની પાસે નામો છે હું નામોનું કારણ પાછળથી આપીશ તેથી પ્રથમ સેટ જ્યાં તમે વોલ્ટેજ લાગુ કરો છો અને તમારી પાસેના કરંટને માપો છો જે y પેરામિટર તરીકે ઓળખાય છે અને બીજા સેટમાં જ્યાં તમે કરંટને લાગુ કરો છો અને વોલ્ટેજને માપો છો તમારી પાસે z પેરામિટર છે અને જ્યારે તમે પ્રથમ પોર્ટ પર વોલ્ટેજ લાગુ કરો છો અને બીજા પોર્ટ પર કરંટ અને અન્ય ક્વોન્ટિટિને માપો તમારી પાસે G પેરામિટર છે છેલ્લે જ્યારે તમે પ્રથમ પોર્ટ પર કરંટ લાગુ કરો છો બીજા પોર્ટ પર વોલ્ટેજ તમારી પાસે h પેરામિટર છે તેથી આ બે પોર્ટ પેરામીટર સેટ શક્ય છે અને તે બધા સમાન છે હવે પહેલાની જેમ કેટલીક સર્કિટ માટે માત્ર તેમાંથી કેટલાકને ડિફાઇન કરી શકાય છે અને અન્યને અનિશ્ચિત કરી શકાય છે પરંતુ જો તમારી પાસે એક સર્કિટ છે જેના માટે તે બધાને ડિફાઇન કરવામાં આવે છે તો તે બધા સમાન વર્ણનો છે જે તમે પસંદ કરો છો તે આ સંપૂર્ણપણે સગવડ પર છે અને આ ગણતરીમાં અમુક વખતની જેમ તમે રેઝિસ્ટન્સને બદલે કંડક્ટન્સનો ઉપયોગ કરશો અથવા તમે થેવેનિનનો ઉપયોગ કરશો નોર્ટનના ઇક્વિવેલન્સને બદલે ઇક્વિવેલન્સ અને તેથી વધુ નીચેના લેશનમાં હું આ દરેક પેરામિટર ના સેટનું વર્ણન કરીશ અને તમને એક ઉદાહરણ બતાવીશ જે એક ખૂબ જ સરળ સર્કિટ છે જેના માટે આપણે પેરામિટર ની ગણતરી કરીશું અને હું એક ઉદાહરણ પણ બતાવીશ જ્યાં આ પેરામિટર માંથી માત્ર એક ડિફાઇન કરી શકાય અથવા અમુક પેરામિટર સેટ અનડિફાઇન હોઈ શકે છે